બદલાતા મેગ્નેટીક ફિલ્ડના કારણે ઉદ્દભવતુ ઇલેક્ટ્રીક ફિલ્ડ આપણે ફેરાડેના નિયમ Faraday's law ની ચર્ચા કરી રહ્યા છીએ તેના મુજબ સર્કિટમાં મળતું EMF dϕdt ના બરાબર છે જે ddtBrt ds ના બરાબર છે ds અને તેનો અર્થ એ છે કે જો હું વાયર લઉં અને ત્યાં થોડું ચુંબકીય ક્ષેત્ર હોય અને જો હું વાયરનો આકાર બદલું અથવા ચુંબકીય ક્ષેત્ર બદલું તો તેમાં કરંટ મળશે પહેલાનાં વ્યાખ્યાનમાં આપણે એક ઉદાહરણ દ્વારા જોયું જ્યાં આપણે એક સળીયો ખસેડ્યો ત્યાં મોશનલ EMF હતું જે ખરેખર એરિયાના પરિવર્તનથી આવે છે જો કે મેં તમને જે ડેમો બતાડ્યા તેમાં કોઈ એરિયામાં ફેરફાર થયો ન હતો એકમાત્ર વસ્તુ જે બદલાતી હતી તે B હતી તેથી B માં થતો ફેરફાર પણ EMF આપી શકે છે તો ચાલો તે જોઈએ તો EMF માં બે ટર્મ્સ હોઈ શકે છે એક છે ddtB rtt ds હું અહીં પાર્શિયલ ડેરિવેટીવ લઉં છું કારણકે આપેલ r માટે ફક્ત t બદલાઇ રહ્યો છે અને પછી મારી પાસે B ddt ds છે તમે આ અસર જોઇ છે હવે આપણે આના પર ધ્યાન કેન્દ્રિત કરીએ આપણે આના પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગીએ છીએ કારણકે આ તમને ચુંબકીય ક્ષેત્રમાં થતા ફેરફારને કારણે જનરેટ થતા ઇલેક્ટ્રીક ફિલ્ડ વચ્ચેનો સંબંધ આપે છે તો ચાલો તે જોઈએ dsBddtds ઉદાહરણમાં આપણે ડેમોમાં જોયું કે ત્યાં એક રિંગ હતી જે બહાર આવી ગઈ હતી તેનો અર્થ એ છે કે ત્યાં કંઈક EMF હતું જેને કારણે કરંટ જનરેટ થયો હતો અને જેના કારણે રિંગ બહાર આવી ગઈ હતી તેથી એમ કહી શકાય કે માની લો કે મારી પાસે એક એરિયા છે જેમાં B બદલાઈ રહ્યું છે અને મેં તેની આસપાસ એક વાયર લગાવી દીધો છે પછી EMF જનરેટ થાય છે જે dB∂tA ના બરાબર છે જ્યાં A એ શેડ કરેલ જાંબલી રંગનો એરિયા છે આને હું ઇલેક્ટ્રીક ફિલ્ડના સંદર્ભમાં પણ લખી શકું છું જે E તેથી ϵ12πrdBdt A થશે A શું તેનો અર્થ એ છે કે ઇલેક્ટ્રીક ફિલ્ડ ફક્ત તે વાયરમાં જ છે અથવા તે દરેક જગ્યાએ અસ્તિત્વ ધરાવે છે જો હું વાયરને આંતરિક લૂપમાં મુકું તો પણ કરંટ ફલો થાય છે તેથી તેનો અર્થ એ છે કે ત્યાં પણ ઇલેક્ટ્રીક ફિલ્ડ જનરેટ થાય છે તો હવે આપણે આ સમીકરણોને ફિલ્ડ્સની દ્રષ્ટિએ લખીએ ફેરાડેના નિયમને ફિલ્ડ્સની દ્રષ્ટિએ લખીએ પછી હું ત્યાં વાયર લગાવી રહ્યો છું કે નહીં તેનાથી તે સ્વતંત્ર બને છે જો ચુંબકીય ક્ષેત્રમાં પરિવર્તન આવે તો તે ઇલેક્ટ્રીક ફિલ્ડને પ્રોડ્યુસ કરે છે તો આ ચુંબકીય ક્ષેત્રના પરિવર્તન સાથે કંઈક ઉદભવે છે અને આપણે જોઈ શકીએ છીએ તે વિદ્યુત ક્ષેત્ર છે કારણકે તે કરંટને ઉત્પન્ન કરે છે અને આપણે તેના માટે મશીનરી વિકસાવીએ છીએ તો ચાલો હવે આ EMF નું સમીકરણ લખીએ જે ∂Brt∂t ds છે જ્યાં ds એ એરિયા છે જો હું હવે આ ભાગને લઉ જેમાં B બદલાઈ રહ્યું છે અને તેની આસપાસ લૂપ લઉં અહીં મેં એરિયા ds લીધેલ છે તો આપણી પાસે ∂Brt∂t dsEMF છે અને આ EMF એ dl છે જેને હું સ્ટોક્સ થીયરમ દ્વારા ds તરીકે લખી શકું છું તો ફેરાડેના નિયમ દ્વારા મને કોઈ પણ લૂપ માટે મને આ સંબંધ મળે છે કે ∂Brt∂t ds ds છે આમાં હું કોઈ પણ કદનો વાયર લઈ શકું છું અને કરંટ ફ્લો થશે હવે કારણકે ds અને લૂપ સાઈઝ આર્બિટરી છે તેથી લખી શકાય કે ∂B∂t થશે તેનો અર્થ શું છે તેનો અર્થ એ કે એક બિંદુ r પર જો ∂B∂t0 હોય તેનો અર્થ એ છે કે ચુંબકીય ક્ષેત્ર બદલાઈ રહ્યું છે તે એ રીતે ઇલેક્ટ્રીક ફિલ્ડ પ્રોડ્યુસ કરે છે કે ∂B∂t થશે ds B∂t તેથી હવે આપણી પાસે ઇલેક્ટ્રીક ફિલ્ડને પ્રોડ્યુસ કરવા માટે બીજો સોર્સ છે તો આપણી પાસે બે સોર્સ છે એક જે મને આ ઇલેક્ટ્રીક ફિલ્ડનું ડાયવર્જન્સ 0 આપે છે અને બીજું જે મને ઇલેક્ટ્રીક ફિલ્ડનું કર્લ ∂B∂t આપે છે આ આપણે ઘણું સોલ્વ કર્યું છે આ કેસમાં જો ચુંબકીય ક્ષેત્રમાં કોઈ ફેરફાર ન હતો ત્યાં ફક્ત ઇલેક્ટ્રોસ્ટેટીક્સ જ હતું તે કેસમાં આપણી પાસે 0 અને 0 હતું અને આ પોટેન્શિયલ v ને વધારે છે અને આપણે તેની સાથે ડીલ કરવા આખી મશીનરી વિકસાવી છે ચાલો આપણે આ કેસ જોઈએ ડાયનેમીક કેસ જ્યાં ધારો કે ચાર્જ 0 છે ધારો કે હું 0 લઉં પછી E નું ડાયવર્જન્સ 0 છે E નું કર્લ ∂B∂t છે તો આ કેસમાં પ્રોડ્યુસ થતા ઇલેક્ટ્રીક ફિલ્ડનો સોર્સ એ બદલાતા ચુંબકીય ક્ષેત્ર બરાબર છે અને E નું કર્લ 0 છે અહીં B માટેના સમીકરણો સાથેની સમાનતા નોંધો અહીં B નું ડાયવર્જન્સ B0 છે અને B નું કર્લ B0 J છે અહીં J કરંટ ઘનતા છે નો સોર્સ ∂B∂t છે અને બંનેનું ડાયવર્જન્સ 0 છે સમાનતા દર્શાવે છે કે બદલાતા ચુંબકીય ક્ષેત્રને લીધે પ્રોડ્યુસ થતા ઇલેક્ટ્રીક ફિલ્ડ માટેનું સોલ્યુશન એ rt 14πB r∂t×r rr r3dV ના બરાબર છે કારણકે સમાન સમીકરણો સમાન બાઉન્ડ્રી કન્ડિશન્સ માટે જવાબ સમાન હોવો જોઈએ rt 14πB r∂t×r rr r3dV નોંધો કે B∂t દ્વારા પ્રોડ્યુસ થતા આ ફિલ્ડમાં કર્લ શૂન્ય નથી હોતું તેનો અર્થ છે કે સ્ટોક્સ થીયરમ Stokes' theorem દ્વારા E dl0 છે પરંતુ તે આપણે પહેલેથી જ જાણીએ છીએ કારણકે E dl એ EMF જ છે તેથી આ ફિલ્ડ કન્ઝરવેટીવ નથી ચુંબકીય ક્ષેત્રમાં થતા ફેરફારના કારણે પ્રોડ્યુસ થતું E એ કન્ઝરવેટીવ નથી તેનો અર્થ એ છે કે જો હું બદલાતા ચુંબકીય ક્ષેત્રની આજુબાજુ સર્ક્યુલર પાથ લઉં તો જેમ હું વધુ તેની આસપાસ ફરીશ તેમ હું વધારે ઉર્જા પ્રાપ્ત કરીશ આપણે આ અર્થ ધ્યાનમાં લેવાનો છે નહિંતર જો આ કન્ઝરવેટીવ હોત અને દર વખતે જ્યારે હું તેની આસપાસ જતો હોત ત્યારે થયેલ નેટ કાર્ય 0 હોત પરંતુ અહીં હું જેમ વધારે ફરું છું તેમ મને વધારે ઉર્જા મળે છે તેથી આ ફિલ્ડ્સ માટે ફેરાડેનો નિયમ છે તે દર્શાવે છે કે બદલાતો B એ E આપે છે અને સમીકરણ એ ∂B∂t છે આ માઈનસ સાઈન લેન્ઝના નિયમને કારણે છે જ્યારે હું સમીકરણ સોલ્વ કરું ત્યારે તે મને દિશા આપે છે ચાલો હવે આનો ઉપયોગ કરીને એક ઉદાહરણ સોલ્વ કરીએ હું જે ઉદાહરણ લેું છું તે એક ટોરોઇડ નું છે એટલે કે અહીં એક પાતળી નળી જેવું છે તેના પર આપણે કરંટનું વહન કરતા વાયરને વીંટાળેલ છે તમે આને ગોળ રીંગ જેવા બનેલા એક સોલેનોઇડ જેવું ધારી શકો તો આની અંદરનું ફિલ્ડ કરંટની દિશાને આધારે નોન ઝીરો છે જે કરંટની દિશા પર આધારીત છે બહારની તરફનું ફિલ્ડ 0 છે તેથી અહીં મારી પાસે એક રીંગ છે તેમાં મેં અંદર વાદળી દ્વારા ફિલ્ડ બતાડેલ છે અહીં આપણે આ ત્રિજ્યાને આ ક્રોસ સેક્શન ની જાડાઈ કરતા ઘણી વધારે લીધેલ છે તો અહીં RCross Section છે તો આ પાતળી ટ્યુબ રિંગ બનાવતી હોય એવું લાગે છે જો અહીં હું કરંટમાં ફેરફાર કરું અહીં પ્રશ્ન એ છે કે જો ટોરોઇડમાં કરંટ I માં સતત દરથી વધારો થતો હોય તો શું તે ઇલેક્ટ્રીક ફિલ્ડ જનરેટ કરશે અને જો હા તો ટોરોઇડની અક્ષ પર તેનું મૂલ્ય શોધો તો ચાલો આ જોઈએ હવે શું થઈ રહ્યું છે અહીં મારી પાસે એક પાતળો ટોરોઇડ છે અને અહીં જેમ જેમ કરંટ વધે છે તેમ તેમ તેની અંદરનું આ ફિલ્ડ વધતું જાય છે જો ફિલ્ડ બદલાય છે તેનો અર્થ એ છે કે તે ઇલેક્ટ્રીક ફિલ્ડ પ્રોડ્યુસ કરે છે અને તે E ના કર્લ ∂B∂t દ્વારા સંચાલિત છે હું જમણી બાજુ ચુંબકીય ક્ષેત્ર સાથેની સમાનતા લખતો રહીશ B નું કર્લ B0 J છે અહીં કોઈ ચાર્જ નથી તેથી E નું ડાયવર્જન્સ 0 છે અને B નું ડાયવર્જન્સ તેથી જો હું ચુંબકીય ક્ષેત્ર માટે સમાન વસ્તુ બનાવવાં માંગુ તો તે કરંટનું વહન કરતી રિંગ જેવું જ હશે અને હું આ રિંગની અક્ષ પરનું B ફિલ્ડ શોધવાનો પ્રયાસ કરી રહ્યો છું આ કેસમાં કરંટ શું છે કરંટ J da છે જ્યાં da એ રિંગનું ક્રોસ સેક્શન છે તેથી અહીં I ને સમાન માઇનસ સાઈન સાથે ફ્લક્સ ∂flux∂t છે જે I ની ભૂમિકા ભજવશે હું અહીં ચુંબકીય ક્ષેત્રની ગણતરી કેવી રીતે કરી શકું હું ચુંબકીય ક્ષેત્રની ગણતરી સમીકરણ B0I4πdl ×r rr r3 થી કરી શકું તેથી હું અહીં અક્ષ પર અથવા કોઈ પણ જગ્યાએ ઇલેક્ટ્રીક ફિલ્ડની ગણતરી rt 14πdϕdtdl×r rr r3 સમીકરણથી કરીશ અને આ ઇન્ટીગ્રલની ગણતરી સરળતાથી કરી શકાય છે કારણકે આપણે ભૂતકાળમાં આ અસાઈનમેન્ટમાં કર્યું છે તેથી અગાઉની સ્લાઇડ્સમાં કરેલા પ્રશ્નનો જવાબ આ મુજબ છે હા અહીં ઇન્ડ્યુસ્ડ ઇલેક્ટ્રીક ફિલ્ડ છે અને ઉપરના સમીકરણનો ઉપયોગ કરીને તેની ગણતરી કરી શકાય છે તેથી હું આ વ્યાખ્યાનને એમ કહીને પૂર્ણ કરૂ છું કે હવે આપણે ફેરાડેના નિયમને ફિલ્ડ્સની દ્રષ્ટિએ થોડી અલગ રીતે જોયો છે અને તેનું અર્થઘટન એવી રીતે થાય છે કે ચુંબકીય ક્ષેત્રમાં થતો ફેરફાર ઇલેક્ટ્રીક ફિલ્ડને જન્મ આપે છે જેના લીધે કરંટ મળે છે અને ડેમોમાં તમે જે જોયું તે આ જ છે જ્યાં કોઈ એરિયા બદલાતો ન હતો પરંતુ ફક્ત ચુંબકીય ક્ષેત્ર જ બદલાતું હતું પરંતુ તેના કારણે LED માં લાઈટીંગ મળતું હતું અને તેના કારણે રિંગ બહાર આવી જતી હતી